તો આજે હું તમને પાર્ટીકલ સાથે સંકળાયેલ વેવ હોવાના વિચાર સાથે પરિચય કરાવીશ આ પહેલાનાં વ્યાખ્યાન મેં તેને એક સંકેત ψxt આપ્યો હતો તેને સાંઈ તરીકે ઉચ્ચારવામાં આવે છે તે ગ્રીક અક્ષર છે અને હવે આપણે ψxt દ્વારા સંતુષ્ટ થયેલું સમીકરણ શું છે તે શોધવું છે તો ત્યાં એક વેવ સંકળાયેલ છે આપણે જાણી શકતા નથી કે તે એમ્પ્લીટ્યુડ નો અર્થ શું છે તે આપણે કેવી રીતે કહી શકીએ કે આપણે હજી પણ હજુ શોધવાનુ આપણે બાકી છે અને તે ક્યા સમીકરણ દ્વારા સંતુષ્ટ થશે અને આ બધાજ તમારા પ્રશ્નો ની શોધ એર્વિન શ્રોડિંજરેErwin Schrödinger કરી હતી જેમણે માટે સમીકરણની દરખાસ્ત કરી હતી અને અત્યારે હું સમયથી સ્વતંત્ર પર ધ્યાન આપીશ જે સ્થિર છે હમણાં હું સ્થિર ψxt પર ધ્યાન કેન્દ્રિત કરીશપરંતુ શ્રોડિંજરે xt બંને સ્થિર તેમજ સમય સ્વતંત્ર માટે શોધ કરી હતી હવે આ હું સાવધાનીનો એક શબ્દ આપવા માંગું છું અને સાવધાની એ છે કે આ સમીકરણ શોધાયું છે તે ક્યાંક અસ્તિત્વમાં છે અને શોધાયું છે અને તેથી તે એક મૂળભૂત સમીકરણ છે તેથી આ તે છે જે હું તમને કહું છું અને સાવધાની એ ન લાગે કે તે સાબિત કરી શકાય છે તે જુદી જુદી રીતે મેળવી અને અંતિમ પરીક્ષણ નો પ્રયોગ કરી તે યોગ્ય સાબિત કરી શકાય છે સમીકરણ માટેની અંતિમ પરીક્ષણ એ એક્સ્પરીમેન્ટ સાથેના પરિણામોની સાથે મળતી આવે છે તેથી તેમણે આ સમીકરણનો પ્રસ્તાવ મૂક્યો અને મેં આ શોધ્યું કારણ કે એકવાર તે શોધી કાઢવામા આવે છે તે બધા અલગ છે કે જે કરેલા પ્રયોગો સાથે મળતા આવતા હતા પરંતુ તે એક મૂળભૂત સમીકરણ છે જે તે વિવિધ માધ્યમ દ્વારા શોધી શકાય છે પરંતુ તે એક છે મૂળભૂત સમીકરણ તે અન્ય કોઈપણ રીતે મેળવી શકાતું નથી તેથી અહી ધ્યાન આપો કે તારવેલુ શ્રોડિંજરSchrödinger સમીકરણન જે ખોટું નિવેદન આપે છે તેથી હવે આપણે આ પ્રકારનાં સમીકરણ પર પહોંચવા માંગીએ છીએ કે તે યોગ્ય છે કે શું તેથી આ પુર્વભુમિકા આપ્યા પછી હું હવે જેનું ધ્યાન કેન્દ્રિત કરવા માંગું છું તે છે આ સ્ટેશનરી સ્ટેટ માટેનું શ્રોડિંજરSchrödinger સમીકરણ અથવા તો જેને સમય સ્વતંત્ર શ્રોડિંજરSchrödinger સમીકરણ તરીકે પણ ઓળખવામાં આવે છે ચાલો તો તમને હવે હું થોડી પુર્વભુમિકા આપું જો તમને વેવ પરની આપણી ચર્ચામાંથી યાદ આવે તો સ્થિર વેવ કંઈક એવા જ હતા જે હવે હું સ્પેસ વિસ્તાર ψ x t ની દ્રષ્ટિએ વાત કરીશ તો ચાલો આને ψ અને સમય ના ભાગ તરીકે લખીએ અને તે અલગ થઈ ગયા સ્ટેશનરી વેવ માટે ટાઈમ નો ભાગ sin ωt અથવા e iωtના સ્વરૂપનો હતો જેને રીઅલ અથવા ઈમેજનરી ભાગ તરીકે લો તેથી સ્ટેશનરી વેવના સમયનો ભાગ માત્ર એક જ ફ્રીકવન્સી નો ભાગ હતો અને તે ફ્રીકવન્સી અથવા એંગ્યુલર ફ્રીકવન્સી હતી તે જ રીતે શ્રોડિંજરના Schrödinger સિદ્ધાંતમાં સ્ટેશનરી વેવ માત્ર જ ધરાવતા હશે જે E તરીકે આપવામાં આવશે જે 2πEh બરાબર છે તેથીψ xtને ફરીથી ψ e iEt તરીકે પણ લખી શકાશે અને આપણે આ ψ ના ભાગ માટે સમીકરણ શોધી રહ્યા છીએ હવે જો તમે સ્ટેશનરી વેવ યાદ કરો અને હું એક ડાઈમેન્શન પર ધ્યાન કેન્દ્રિત કરું તો સમીકરણ d2dx2k2ψ0 થશે જે ફક્ત x પર આધારિત હોય અને ત્યાં ફક્ત એક જ વેવ હોય વળી k એ કઈ નથી પરંતુ v છે તો ચાલો આપણે તે વ્યાખ્યાન પર પાછા જઈએ અને તે જોઈએ તેથી શું હું અહીં દલીલ કરી શકું છું કે ભૌતિક વેવ માટે સમાન સમીકરણ હોઈ શકે તો ચાલો જોઈએ કે ભૌતિક વેવ માટે k શું છે અથવા પાર્ટીકલ માટે k શું છે તો તે 2π તરીકે આપવામાં આવે છે જે કઈ નથી પણ 2 hp છે તેથી હું લખી શકું છું કે પાર્ટીકલ K એ 2πph અથવા p છે અને તેથી k2 એ p22 થશે અને E એનર્જી માટે પાર્ટીકલ p2 એ કંઈ નથી પરંતુ માટે 2m2 છે જે તે p2 જ છે તોચાલો આપણે હવે તે અહીં મુકીએ જ્યારે હું અહીં બાદ કરું છું ત્યારે મને d2dx2k2ψ0 મળશે તો શું આ પાર્ટીકલ વેવ માટેનું સમીકરણ હોઈ શકે હવે જો હુ આ સમીકરણ મા થોડી ફેર બદલી કરુ તો 22md2dx2VψEψ સમીકરણ મને મળે છે અને આ તે સમીકરણ છે જે શ્રોડિંજરેSchrödinger પ્રસ્તાવિત કર્યું હતુ અને આ ψ x t ની સમય આધારિત ψ ની બરાબર હશે જે ઉપર મુજબ સમીકરણ e iEtગણામાંથી ગણવામાં આવશે તેથીઆ એક સ્ટેશનરી વેવ છે જેના ઓસ્સિલેશન માટેની ફ્રીકવન્સી E છે તો હવે આપણને પ્રશ્ન એ થાય કે શું વેવના પરીક્ષણ માટેનું આ સમીકરણ હોઈ શકે જેમ મેં અગાઉ કહ્યું હતું કે તે આનો ઉકેલ છે અને તે પ્રયોગો અથવા તો અગાઉના જાણીતા પરિણામો સાથે તુલના કરી શકાય છે તેથી આપણે આને હલ કરીશું અને તે જોવાનો પ્રયત્ન કરીશું કે શું આ તે જ પરિણામો આપે છે જે પહેલા જાણીતા હતા અને જો તે પ્રયોગો સાથે મળતા આવતા હોય તો હવે આ સમીકરણને હલ કરવાનું છે તેથી તેને સ્ટેશનરી સ્ટેટ માટે શ્રોડિંજર Schrödinger સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે અને જેમ મેં અગાઉ પણ કહ્યું હતું કે આ બાઉન્ડ્રી કંડીશન દ્વારા હલ થવાનું છે જ્યારે તમે બાઉન્ડ્રી કંડીશન સાથેની સમસ્યાનું નિરાકરણ લાવો છો હવે જો તમે વેવ પરના મારા વ્યાખ્યાનમાં દોરીના ઉદાહરણને ફરીથી યાદ કરો તો બાઉન્ડ્રી કંડીશન નો અર્થ એ છે કે બાઉન્ડ્રી કન્ડીશન ફક્ત અમુક એનર્જી En થી સંતુષ્ટ થાય છે જેને આઈગન એનર્જી તરીકે ઓળખવામાં આવશે અને તે સિસ્ટમનું સ્ટેશનરી સ્ટેટ માટે એનર્જીનું પ્રતિનિધિત્વ કરશે ઉદાહરણ તરીકેજે અગાઉ આપણે સાબિત કર્યુ હતુ તેમ હાઇડ્રોજન એટમમાં તે એનર્જીઆપે છે તેથી આપણે તે તપાસવું પડશે અને આપણે એ પણ જોઈશુ કેψઅમુક કન્ડીશન સંતોષે કે કેમ તેથી જે આપણે શ્રોડિંજરSchrödinger સમીકરણ કહીએ છીએ તે 22md2dx2VψEψ છે અને પર તેની શરત નંબર 1 છે ψ જે દરેક જગ્યાએ ફાઈનાઈટ નંબર 2 ψ હોઇ શકે 3 dψdx પણ દરેક જગ્યાએ ફાઈનાઈટ અને કન્ટીન્યુઅસ હોવું જોઈએ હું અહીં એક ચેતવણી લખવા જઈ રહ્યો છું આ શરતો ત્યારે લાગુ પડતી નથી જ્યારે V ઈન્ફાઈનાઈટ તરફ જાય છે અથવા તો V સારી રીતે વર્તી શકતો નથી તેથી આ બધી 3 બધી જ વસ્તુઓ હું કહીશ કે જ્યા ψ સારી રીતે વર્તે છે તેથી આપણે એવી આશા રાખી શકીએ કે ઉકેલો બધે જ ફાઈનાઈટ હોયψ દરેક જગ્યાએ સતત રહે અને dψdx સમીકરણ બધે કન્ટીન્યુઅસ અને ફાઈનાઈટ રહે તેથી ત્યાં આપણે બીજુ ડેરીવેટીવ પણ લઈ શકાય છે તેથી આ બાઉન્ડ્રી કન્ડીશન દ્વારા આ હલ થવાનું છે અને જેમ અગાઉ આપણે જોયુ તેમ બાઉન્ડ્રી કન્ડીશન વેવ વિધેય બનશે જો તે ત્યાં ફાઈનાઈટ હશે તો ત્યાં એક પાર્ટીકલ ત્યાં જોવા મળે છે તેથી જ્યાં પણ પાર્ટીકલ મળવાનું નથી તો તેનો અર્થ એ થાય કે સામાન્ય રીતે શુન્ય થશે જ્યારે x ની લીમીટ ±∞ હશે અથવા જો ભૌતિક પરિસ્થિતિ જોઈએ તો જો પાર્ટીકલ બધી જ જગ્યાએ જોવા ના મળે તો દુર થતુ જણાય છે નહીં તો ફાઈનાઈટ કન્ટીન્યુઅસ છે અને ફાઈનાઈટ કન્ટીન્યુઅસ સ્થિતિમાં તે સાબિત થયેલુ છે તે 3 ડાઈમેન્શન સામાન્ય રીતે પણ લખી શકાય છે તેથી તે 1 ડાઈમેન્શન સમીકરણ 22md2dx2VψEψછે જેનુ 3 ડાઈમેન્શન રીતે 22m લાપ્લાસિયન ટર્મને હવે બદલો છો ત્યારે તેનું બીજું ડેરીવેટીવ ψ સ્ક્વેર થાય છે અને તે r નું ફંક્શન બને છે તેનો અર્થ એ કે x y અને z વત્તા V ψ બરાબર Eψ થાય છે ચાલો હવે હું તેને x y અને z ની દ્રષ્ટિએ અને 22m2ψxyz સમીકરણ ની રીતે પણ લખી બતાવુ જે r વેક્ટર નો અર્થ x y અને z ના ફંક્શન તરીકે ψxyz એ E ψxyz ની બરાબર થાય છે જે આ સમીકરણ બનશે ચાલો હવે આને સરળ સીસ્ટમ માટે હલ કરીએ બોક્સ માં રહેલા પાર્ટીકલ માટેના શ્રોડિંજર Schrödinger સમીકરણને ઉકેલો અને આ ઉકેલ આપણે વિલ્સન સમરફિલ્ડની ક્વોન્ટાઇઝેશન સ્થિતિમાંથી પહેલા મેળવી લીધું છે હવે આપણે તેને હલ કરવા જઈ રહ્યા છીએ તે છે શ્રોડિંજરSchrödinger સમીકરણ અને જુઓ કે તે શું જવાબ આપે છે આ સ્થિતિમાં આપણે જે બોક્સ લઈશું જેમાં સંભવિત પોટેંશિયલ માટે તે બોક્સની બહારના ભાગમાં ઈન્ફાઈનાઈટ છે અને પોટેંશિયલ અંદર 0 છે ચાલો આપણે કહીએ કે આ x 0 x L છે અને પાર્ટીકલ અહીં આસપાસ ક્યાંક ફરતું રહે છે તેથી શ્રોડિંજરSchrödinger સમીકરણ 22md2dx2VψEψ છે કે જેમા x એ 0 અને l વચ્ચે છે અહીં ψ x 0 એ 0 છે જે બાઉન્ડ્રી કન્ડીશન છે કારણ કે x 0 ની બહાર એક પણ પાર્ટીકલ અસ્તિત્વ ધરાવતુ નથી અહીં પોટેંશિયલ અનંત છેતેથી કોઈપણ ફાઈનાઈટ એનર્જી પાર્ટીકલ ત્યાં હોઈ શકતા નથી અને ψ x L જે 0 છે તો આ છે બાઉન્ડ્રી કન્ડીશન ચાલો જોઈએ કે ખોટું સમાધાન શું છે તો હવે હું પાર્ટીકલ કે જે V થી ઈન્ફાઈનાઈટ સુધી બહાર છે તેના માટે હુ ઉકેલ મેળવું છું અને જો પાર્ટીકલ અંદર હશે તો સમીકરણ 22md2dx2VψEψ છે અને તેથી d2dx22mE2ψ0 અને E 0 માટે K2 છે જેને ઉકેલ કરવું ખૂબ જ સરળ છે તેથી આ સમીકરણ k2ψ0 બનશે જ્યાં k22mE2 અને આ ઉકેલ આપણે પહેલેથી જ દોરી ના ઉકેલ પરથી જાણીએ છીએ હવે ψ એ AsinkxBcoskx બનશે અને ψ x 0 0 જે B0 સૂચવે છે xL0 ને A sin kL દ્વારા સુચિત કરી શકાય છે અને તેથી આ બાઉન્ડ્રી કન્ડીશન ફક્ત knnπL માટે જ સંતુષ્ટ કરે છે અને તેથી kn2 કે જે n22L2 બરાબર 2mEn2 થાય છે અને આના પરથી હુ ત્વરિત રીતે હુ એમ કહી શકુ છુ કે કે Enn2222mL2 થાય અને આ તે જ જવાબ છે જે અગાઉ વિલ્સન સમરફિલ્ડ ક્વોન્ટાઇઝેશન કંન્ડીશન દ્વારા મેળવવામાં આવ્યો હતો તો હવે તમે જુઓ છો કે શ્રોડિંજરSchrödinger સમીકરણ મને એ જ જવાબ આપે છે તે જવાબ હું વેવ સમીકરણ દ્વારા તેનો ઉકેલ હુ મેળવી શકું છું અને આ એનર્જી એ છે કે જે હું સ્ટેશનરી એનર્જી એ આઈગન એનર્જી તરીકે દેખાય છે તેથી જો હું En કે જે n2222mL2 જુઓ છો તે 1 ની બરાબર હશે જે મને 22 2mL2ચોરસ એનર્જી આપશે અને વેવ ફંક્શન sin L x ગણુ અચળ છે તેવુ કહી શકાય જે આપણે હજી સુધી શોધ્યુ નથી ઉચ્ચ n માટે sin nπL x બનશે તેથી En અને તેને અનુરૂપ વેવ ફંક્શન xએ કેટલાક અચળાંક Asin nπL x છે તો આ વેવ ફંક્શન કેવા દેખાય છે તે પ્રશ્ન આપણને ઉપસ્થિત થાય છે ચાલો હું આ અહીં ગ્રાફ દોરું તો n બરાબર 1 છે તે સ્ટ્રીંગ ના વેવ ફંક્શન જેવું જ દેખાય છે n 2 માટે આ n 1 છે જે વેવ ફંક્શન જેવું જ દેખાય છે આ n 3 માટે આ n 2 છે જે વેવ ફંક્શન જેવું જ દેખાય છે તેથી તમે જોશો કે જેમ આપણે ઉચ્ચ અને ઉચ્ચ એનર્જી પર નાનું બને છે તેથી તે વધુ કાઈનેટીક એનર્જી મેળવે છે તેથી તમે હમણાં જ જોઈ શકો છો કે વધુ વેવ વધુ વેવ ફંક્શન એટલે કે ઉચ્ચ કાઈનેટીક એનર્જીની આજુ બાજુ ફર્યા કરે છે જેન ઉકેલો બરાબર સ્ટ્રીંગ વેવ જેવા જ છે તેથી તમે શ્રોડિંજરSchrödinger સમીકરણને હલ કરતા હો ત્યાર તમે જાણો છો તેના વિશે ખરેખર ભયભીત થવું જોઈએ નહીં તે સ્ટ્રીંગ પરનું સમીકરણ જેવું જ વેવ સમીકરણ છે અને આઈગન વેલ્યુ કે જે ક્વોન્ટમ સિસ્ટમ માટે સ્ટેશનરી સ્ટેટ એનર્જીને સંબંધિત છે તે પરિચય અને સરળ ઉદાહરણ સાથે હું તે નંબર 1 કહીને આ વ્યાખ્યાનની અહીં સમાપ્ત કરુ છું શ્રોડિંજરSchrödinger સમીકરણ 22m2ψVψEψ એ ભૌતિક પરિસ્થિતિ માટેનું ફન્ડામેન્ટલ વેવ સમીકરણ છે વેવ ક્રમાંક 2 કે જે યોગ્ય બાઉન્ડ્રી કન્ડીશન સાથેના ઉકેલોથી સીસ્ટમ ક્વોન્ટમ એનર્જી આપે છે આ એનર્જી એ આઈગન એનર્જી તરીકે ઓળખાય છે મેં અગાઉ વેવ વ્યાખ્યાનમાં આઈગનવેલ્યુનો વિચાર રજૂ કર્યો છે અને નો અર્થ હજુ સમજવાનો બાકી છે